તેથી આપણે આ હર્ટ્ઝ ડાઈપોલ ની અમારી ચર્ચા ચાલુ રાખીશું આ હર્ટ્ઝ ડાઈપોલ વિશે યાદ રાખવાની એકમાત્ર વસ્તુ એ છે કે તે ખૂબ જ નાનું કરંટ નું તત્વ હતું અને કારણ કે તે ખૂબ નાનું છે તમે ધારી શકો છો કે કરંટ લગભગ અચળ વસ્તુ છે તો આપણે કયા પગલાં લીધા આપેલ કરંટ ને જોતા આપણે અહીં આ સંબંધનો ઉપયોગ કરીને વેક્ટર ની ગણતરી કરી શકીએ છીએ ગ્રીન ફંક્શન સાથે અનનૉન કરંટ નું કન્વોલ્યુશ થી મને મળ્યું મને મળ્યું કે મેં થોડી ચતુરાઈથી કાર્ટેશિયન અને ધ્રુવીય કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કર્યો છે કે જે જેવુ હશે તેથી મેં આ કો ઓર્ડિનેટ સિસ્ટમ ઓને મિશ્રિત કરી છે અને મને અહીં ખૂબ સરસ અભિવ્યક્તિ મળી છે અને આપણે આગળ જોયું કે ફિલ્ડ છે પછી આપણે કહ્યું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવા માટે એકદમ સરળ છે એકવાર હું કર્લ લઈને મેગ્નેટિક ફિલ્ડ મેળવી લઉં બરાબર તેથી જો હું હવે આ અભિવ્યક્તિનો કર્લ લેવા જાઉં તો તમે જોઈ શકો છો કે હું કઈ કો ઓર્ડિનેટ સિસ્ટમ નો ઉપયોગ કરીશ ગોળાકાર બરાબર કારણ કે તેમાં r થીટા ફાઈ વગેરે તેની અંદર બધું છે તેથી ગોળાકાર એ એક શ્રેષ્ઠ વસ્તુ છે જે તમને લાગે છે કે તે ખૂબ જ સુંદર અભિવ્યક્તિ હશે તેમાં બધું બરાબર હશે તેથી હું તે કર્લ ઓપરેટર ને લખીને તે મેળવીશ નહીં પરંતુ આ સમગ્ર અભિવ્યક્તિ અહીં છે તેથી આ ચુંબકીય ક્ષેત્ર છે જે આપણે પહેલેથી જ પ્રથમ અભિવ્યક્તિમાં જોયું છે અને બીજો એક પ્રકારનો મેળવવામાં આવે છે જ્યારે હું આનું કર્લ લઈશ ત્યારે મને બે ઘટકો મળે છે તેથી ત્યાં છે આ ફાઈ દિશામાં હતી પછી મારી પાસે અને છે તેથી ફક્ત તમને યાદ અપાવવા માટે કે આ મારી ની દિશા છે કયો રસ્તો છે આ મારું છે અને આ મારું છે તેથી અહીં નીચે તરફ નિર્દેશ કરે છે અને કઈ દિશા છે વિદ્યાર્થી બોર્ડની અંદર બરાબર તેથી આ મારી ફાઇ છે જે આ કો ઓર્ડિનેટ સિસ્ટમ જેવો દેખાય છે વિદ્યાર્થી વિદ્યાર્થી સાચી દિશાનો અર્થ કાટખૂણે દિશા છે અને તેમની વચ્ચેનો ખૂણો છે તેથી છે બરાબર એકમ વેક્ટર નો સરવાળો એક છે તેથી આ ખાસ કરીને તમે નોંધ્યું છે કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે અભિવ્યક્તિ એકદમ ડરામણી લાગે છે પરંતુ આ ચોક્કસ અભિવ્યક્તિ છે જે ડાઈપોલ ની લંબાઈ નાની હોવા ઉપરાંત અન્ય કોઈ અંદાજ નથી તેથી આને જોતા પ્રથમ વસ્તુ એ છે કે આપણે આનું એક સરળ સંસ્કરણ લઈએ જ્યાં આપણે કહીએ કે આપણે જેને દૂરનાં ક્ષેત્રો કહેવાય છે તે જોવા જઈ રહ્યા છીએ આ સમસ્યામાં ખૂબ જ નિષ્કપટ હું કહીશ કે દૂર ક્ષેત્ર છે જ્યાં છે આની વધુ શુદ્ધ વ્યાખ્યા છે આપણે પછી તેમની પાસે આવીશું આ અંદાજ હેઠળ ચુંબકીય ક્ષેત્રનું શું થાય છે આ કૌંસમાં મારી પાસે બે શરતો છે વિદ્યાર્થી હું ફક્ત પ્રથમ ટર્મ રાખીશ કારણ કે યોગ્ય છે તેથી આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બને છે ઇલેક્ટ્રિક ક્ષેત્રનું શું થાય છે કેટલી શરતો છે 5 શરતો બરાબર તેથી હું રાખું છું કે મારે રાખવું જોઈએ કે મોટાભાગની અગ્રણી ટર્મ તેમાંથી માત્ર એક હશે જે એક ટર્મ યોગ્ય છે તેથી આ બનશે તેથી તેથી જ આપણે કહીએ છીએ કે દૂરના ક્ષેત્રમાં ક્ષેત્રો જઈ રહ્યા છે બરાબર એમ્પલિટયૂડ માં ફંક્શન r જે છે બરાબર તેથી આપણે પહેલેથી જ એક ટિપ્પણી કરી છે કે આ કેવી રીતે તમારા કુલમ્બ ના કાયદાથી અલગ છે બરાબર બીજું કંઈ કે જે તમે અહીંથી જોઈ શકો છો આ ઉપરાંત અહીં ઘણી બધી રસપ્રદ ભૌતિકશાસ્ત્ર થઈ રહી છે તો તેનું શું કહેવું છે અને જ્યારે હું સ્કોર સ્ત્રોતથી ઘણો દૂર ઊભો છું ત્યારે ક્ષેત્રો કેવા દેખાય છે તો પોઇંટિંગ વેક્ટર કઈ રીત હશે તેથી પોઇંટિંગ વેક્ટર તો મારું પોઇંટિંગ વેક્ટર કઈ રીતે છે તેથી મારું પોઇંટિંગ વેક્ટર સાથે છે અને મારું ઇલેક્ટ્રિક ક્ષેત્ર મારા ચુંબકીય ક્ષેત્ર સાથે છે આ કઈ પ્રકારની ગોઠવણી છે જે તમને યાદ અપાવે છે TEM તે એક ટ્રાંસવર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને કાટખૂણે છે અને તે પાવર ટ્રાન્સફર ની દિશામાં કાટખૂણે છે શું પ્લેન વેવ માં પણ આવું નથી હા સાચું તેથી આ તમારી TEM તરંગ છે પ્રસારની દિશામાં ઇલેક્ટ્રિક અથવા ચુંબકીય ક્ષેત્રનો કોઈ ઘટક નથી તેથી આ સૌથી સરળ પ્રકારની તરંગ છે જેનો આપણે યોગ્ય અભ્યાસ કર્યો છે હકીકતમાં તે તમે અભ્યાસ કરેલા 1 ડી પ્લેન વેવ્સ સમાન લાગે છે માત્ર એટલો જ તફાવત છે કે આના છેદમાં છે અને તેથી આપણે તેને 3 ડી પ્લેન વેવ કહીએ છીએ તો તમે શું અપેક્ષા કરો છો કે આ પોઇંટિંગ વેક્ટર નું શું થશે તમે પહેલેથી જ નોંધ્યું છે કે તે દિશામાં એક દિશામાં જવાનો છે મારો અર્થ એ દિશામાં છે કે પરિમાણ શું હશે તેથી આ આખી વસ્તુનો અડધો ભાગ થવા જઈ રહ્યો છે મને આપવા જઈ રહ્યો છે તેથી મને બરાબર મળવાનો છે તો બીજું શું વિદ્યાર્થી મને માફ કરો તેથી એ બને છે આખો સ્ક્વેર સાચો અને કઈ દિશામાં દિશામાં બરાબર મને લાગે છે કે મને આ બધી શરતો મળી છે તેથી મને પાવર મળ્યો છે જે છે તેથી તમારે આને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ હર્ટ્ઝ ડાઈપોલ માટે પ્રાપ્ત થયું છે પરંતુ સામાન્ય રીતે એન્ટેના થી દૂર કોઈપણ એન્ટેના સ્ટ્રક્ચર માટે આ સાચું છે જો તમે બેઝ સ્ટેશન લો તો પણ મારો મતલબ મોબાઈલ બેઝ સ્ટેશનમાં છે અને તમે દૂર જશો તો તમને મળશે કે તેમાંથી આવતા ક્ષેત્રો આ ફોર્મના છે તેથી જો હું ઇન્ટીગ્રેટ કરું તો જો હું શોધવા માંગુ છું કે આ બરાબર છોડીને કુલ પાવર કેટલી છે તો હું શું કરીશ હું સંકલિત કરીશ કે હું કુલ પાવર ઇચ્છું છું કે હું આ પોઇંટિંગ વેક્ટર ને શું પર ઇન્ટીગ્રેટ કરીશ ત્રિજ્યાનો ગોળો બરાબર મેં ઉદાહરણ તરીકે કર્યું તેથી અહી ds છે તમે આ ગણતરી બરાબર કરી શકો છો આ એક ખૂબ જ મુશ્કેલ ગણતરી નથી એક ગોળા પર સપાટીનું તત્વ શોધો અને ઇન્ટીગ્રેટ કરો આ તમારા માટે અહીં શું છે મારો અર્થ સામાન્ય રીતે થોડો વધારે છે તમે આને અચળ માટે ઇન્ટીગ્રેટ કરો છો ત્યારે મારો મતલબ છે કે તમને મળશે કે જે સપાટીનો વિસ્તાર છે બરાબર માફ કરશો ત્યાં કોઈ dr તેથી તે બનશે તેથી જ્યારે હું આને સપાટી પર ઇન્ટીગ્રેટ કરું ત્યારે સ્ક્વેર ટર્મ નું શું થશે વિદ્યાર્થી રદ થાય છે રદ કરશે તેથી મારો જવાબ એ છે કે આપણે આ એકીકરણ કરી શકીએ છીએ પરંતુ તે ખૂબ જ રસપ્રદ નથી યોગ્ય જવાબ થી સ્વતંત્ર છે તો તે તમને શું કહે છે વિદ્યાર્થી ભલે હું આનો અર્થ શું કરું તે પણ મિશ્ર ભૌતિક ભાવના છે ભલે હું ક્યાંથી સંકલન કરું આ ક્ષેત્ર છોડતી પાવર યોગ્ય રીતે બદલાવી જોઈએ નહીં તેથી મને જે મળે છે તે ફક્ત આપણા અંતર્જ્નની પુષ્ટિ કરે છે કારણ કે એક ગોળો સમગ્ર અભ્યાસ કરેલો છે તેથી જો હું ગણતરી કરું તો પાવર કારણ કે તે ડાઈપોલ ને બંધ કરે છે તેથી હું શું હું અહીં સંકલિત કરું છું અથવા અહીં જે પાવર સપાટી છોડીને જઈ રહી છે તે જ રહેશે આ તરંગ પર પાવર ઘનતા અલગ હશે જે S દ્વારા કબજે કરવામાં આવી છે અને તમે નાના r પાવર ઘનતામાં નજીક આવતાં જ જોઈ શકો છો કારણ કે તે છે બરાબર અહીં નોંધવાની બીજી બાબત એ છે કે આ S અભિવ્યક્તિ અહીં તેની સંપૂર્ણ વાસ્તવિક છે ભલે ત્યાં એક સારી તક હતી કે અહીં કંઈક કાલ્પનિક બની શકે છે કારણ કે તે બધું જ છે અને તેથી ક્ષેત્રની અભિવ્યક્તિમાં આ સંપૂર્ણપણે વાસ્તવિક છે બરાબર તો આ તે છે કે જેનું સર્કિટ તત્વ શુદ્ધ રીતે વાસ્તવિક પાવર ને વિખેરી નાખે છે વિધાર્થી અવરોધ અવરોધ બરાબર તેથી આ એવું છે કે જો તમારે સર્કિટ ની ઇક્વિવેલન્ટ બનાવવી હોય તેની સમાન અવરોધ દ્વારા પસાર થતા પાવર હોય છે પુન પ્રાપ્ત કરવાની જરૂર નથી તેથી આને પણ કહેવામાં આવે છે તેથી આને કિરણોત્સર્ગ ક્ષેત્રો કહેવામાં આવે છે અને આને વિકિરણ પાવર કહેવામાં આવે છે વિદ્યાર્થી ના મને લાગે છે કે અહીં ખૂબ જ સરળ પ્રકારની મૂંઝવણ છે આ પાવર પોઇંટિંગ વેક્ટર છે આ પાવર ઘનતા બરાબર છે તેથી આ કુલ પાવર છે હું તેને ગોળા પર સંકલિત કુલ પાવર કહી રહ્યો છું જો હું ખૂબ જ દૂર જાઉં તો પાવર હજી પણ ત્યાં છે તે બરાબર ચાલે છે ભલે તે ખૂબ જ નાનું બને હું પણ એક વિશાળ વિસ્તાર પર ઇન્ટીગ્રેટ છું જો તમે તે રીતે બરાબર રહેવું છે તેથી તે ત્યાં હશે વિદ્યાર્થી તેથી જો હું અહીં મારું એન્ટેના હોઉં તો અહીં થોડી પાવર છે જો હું અહીંથી આગળ જઈશ તેથી પાવર આ છે મારો મતલબ કે આપણે એક પોઇંટિંગ વેક્ટર કહીએ જે પોઇંટિંગ વેક્ટર યોગ્ય છે તેથી તે ઘટી રહ્યું છે તેથી અહીં તે નીચું છે તે અહીં પણ નીચું છે પાવર ઘટી રહ્યું છે તે ઠીક છે પરંતુ હવે જો હું આ આખી વસ્તુને અહીં ઇન્ટીગ્રેટ કરું તો મને તે જ નંબર મળે છે જેની તમે અપેક્ષા કરો છો તમે આ સ્રોતથી ખૂબ દૂર જાઓ છો તીવ્રતામાં ઘટાડો તેથી આ તમારું નજીકનું ક્ષેત્ર વિચારણા છે હવે આશ્ચર્યજનક નથી કે બીજી વસ્તુ જે આપણે જોવી જોઈએ તે છે આ પણ દૂરનું ક્ષેત્ર છે બીજી વસ્તુ જે આપણે જોવી જોઈએ તે એ છે કે નજીકના ક્ષેત્રમાં શું થાય છે તેથી જો નજીકનું ક્ષેત્ર આપણે શું કહી શકીએ કે તેથી જો નજીકના પ્રદેશો જોઈ રહ્યો છું તો કહી શકીએ કે તો આ અભિવ્યક્તિઓનું શું થાય છે તો ઉદાહરણ માટે હું કઈ ટર્મ રાખીશ સ્ટુડ્ન્ટ બીજી ટર્મ બીજી ટર્મ બરાબર તેથી બરાબર તેથી મને મળશે j અને j રદ કરો તેથી મને માફ કરશો કે ત્યાં કોઈ k નથી તેથી અને રદ થશે તેથી મને મળશે તેથી ચુંબકીય ક્ષેત્ર કોઈપણ રીતે તે જ દિશામાં છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાલો જોઈએ કે શું થાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે કઈ ટર્મ રાખવી જોઈએ વિદ્યાર્થી ફક્ત માત્ર બરાબર તેથી જ્યારે મારી પાસે હોય અને પછી મારી પાસે હોય ત્યારે હું મેળવીશ વિદ્યાર્થી ઠીક છે અને ત્યાં એક વધુ ટર્મ છે તેથી મારી પાસે છે પછી મારી પાસે છે અને મારી સાથે એ દિશા નિર્ધારિત છે તેથી દૂરના ક્ષેત્રના કેસથી વિપરીત ચુંબકીય ક્ષેત્રો તરફ જઈ રહ્યા છે કારણ કે વિદ્યુત ક્ષેત્રો રીતે જઈ રહ્યા છે તે આપણને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માંથી શું યાદ અપાવે છે વિધાર્થી ડાઈપોલ ડાઇપોલ ને કારણે વિદ્યુત ક્ષેત્ર બરાબર તેથી આ એવું વર્તન કરી રહ્યું છે કે તે ડાઇપોલ જેવું લાગે છે બરાબર તેથી હવે જો હું નજીકના ક્ષેત્રમાં પોઇંટિંગ વેક્ટર ની ગણતરી કરું તો હું તે કરીશ તુ શુ ઇચ્છે છે વિદ્યાર્થી ઘણી બધી શરતો માટે પરંતુ મારો મતલબ છે કે અહીં આવશ્યક સુવિધાઓ શું છે મને મળવી જોઈએ હું કઈ દિશાઓની અપેક્ષા રાખીશ તો ત્યાં એક મને આપવા જઈ રહ્યું છે બરાબર તેથી મારી પાસે છે અને પછી મારી પાસે એક છે જે મને કંઈક આપવા જઇ રહ્યું છે તે સાથે હતું અને અચળનો સમૂહ જે એટલો મહત્વપૂર્ણ નથી વેલ આ અચળ વિશે શું મહત્વનું છે તે મને ફક્ત અહીં લખવા દો તમે આને j તરીકે કંઈક ઠીક કહ્યું તમે તે જોઈ શકો છો કારણ કે તેમની પાસે ની બંને ટર્મ છે તેનો કોઈ નથી બરાબર તેથી એક j ટર્મ અહીં જ રહેશે તેથી મુખ્ય લાક્ષણિકતાઓ છે તે પછી તે સંપૂર્ણપણે કાલ્પનિક છે બરાબર તેથી આ તમારા અગાઉના કેસથી અલગ છે તેથી આને તમારા રીએક્ટિવ ક્ષેત્રો કહેવામાં આવે છે હવે જો હું તમને પૂછું કે જો હું અહીં કેટલાક ક્ષેત્રોમાં સંકલિત થઈશ તો તમને શું મળવું જોઈએ તેપર નિર્ભર રહેશે કે નહીં તેથી તે 0 હોવું જોઈએ શા માટે 0 હોવું જોઈએ જે 0 નહીં હોય તો એક જવાબ એ છે કે તે અભિન્ન હશે r નિર્ભર હશે તે નિર્ભર ન હોવું જોઈએ કેચ શું છે વિદ્યાર્થી ના હું સ્ત્રોત પર સંકલિત નથી કરતો સ્રોત ત્યાં છે અને ઇન્ટીગ્રેટ સમયથી થોડું દૂર છે વિદ્યાર્થી અમારી પાસે આ છે ખરેખર વસ્તુ એ છે કે જ્યારે આપણે આ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફીલ્ડ્સ લખ્યા ત્યારે આપણે અંદાજ કાઢયો હવે જો હું ક્ષેત્રને છોડીને કુલ પાવર શોધવા માંગુ છું તો મારે બધી શરતોને સમાવવી જોઈએ જો હું તે કરીશ તો હું શોધીશ કે પાવર એથી સ્વતંત્ર છે અને તે ભૌતિક અર્થ બનાવે છે હું ઇચ્છું છું કે પાવર બદલાશે નહીં પરંતુ અહીં હું આ 5 શરતોમાંથી માત્ર 2 શરતો રાખી રહ્યો છું તેથી અહીં અમુક પ્રકારની અસમાનતા હશે જે ઠીક છે પરંતુ અમારો અર્થ એ નથી કે મુખ્ય મુદ્દો એ છે કે આપણે આ ટર્મ ને સમગ્ર ક્ષેત્રમાં ઇન્ટીગ્રેટ કરવા જઈ રહ્યા નથી આ ફક્ત અમને કહે છે કે પોઇંટિંગનો મુખ્ય ભાગ શું છે વેક્ટર નજીકના ક્ષેત્રમાં પોઇંટિંગ વેક્ટર નું મુખ્ય યોગદાન શું છે તો પછી આ હકીકત કે તે સંપૂર્ણપણે કાલ્પનિક અને રીએક્ટિવ છે તે આપણને કયા સર્કિટ તત્વની યાદ અપાવે છે વિધાર્થી ઇન્ડ્ક્ટર ઇન્ડક્ટર અથવા કેપેસિટર બરાબર તેથી કોઈપણ એન્ટેના ના નજીકના ક્ષેત્રમાં શું થાય છે કે એનર્જી LC સર્કિટ ની જેમ ઇલેક્ટ્રિક ક્ષેત્રની વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં ફેરબદલ કરતી રહે છે એનર્જી એક ઇન્ડક્ટર થી કેપેસિટર તરફ જાય છે અને આગળ અને પાછળ પણ તે જ વસ્તુ અહીં થાય છે તેથી આનો અર્થ એ છે કે આગળ અને પાછળ થતું રહે છે અને તમે આ વાયરલેસ પાવર ટ્રાન્સફર એપ્લિકેશન્સ વિશે સાંભળ્યું છે કે જ્યારે તમે નજીકના ક્ષેત્રમાં કરો ત્યારે તે શ્રેષ્ઠ કાર્ય કરે છે કારણ કે જ્યારે તમે દૂરના ક્ષેત્રમાં આવશો ત્યારે તમે આ એનર્જી ને એક્સેસ કરી શકશો તે સંપૂર્ણપણે વાસ્તવિક બની જાય છે તેથી તે માત્ર એક અવરોધ ડ્રોપ છે પરંતુ અહીં આ ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે તેથી ઉદાહરણ તરીકે આ તમે ટૂથબ્રશ ચાર્જર્સ અને બધાને જાણો છો તમે તેને ત્યાં અવરોધિત કરશો તેથી તે સામગ્રી છે જે નજીકના ક્ષેત્રમાં થઈ રહી છે આપણે વધુ પાવર પરિવર્તન કરવા સક્ષમ છીએ ત્યાં એક વધુ છે વિદ્યાર્થી નકારાત્મક ચિહ્નો ત્યાં હોઈ શકે છે મારો મતલબ કે એકવાર તમે અહીં સર્વસંમતિ કરી લો વિદ્યાર્થી તેથી એ છે બરાબર વિદ્યાર્થી તમે ક્યાં જુઓ છો વિદ્યાર્થી ઠીક છે કે અભિવ્યક્તિ સાચી છે કારણ કે બીજા કિસ્સામાં તમને કયો ટર્મ મળે છે વિદ્યાર્થી ના ફરીથી શું છે પણ માઈનસ ટર્મ ત્યાં ખબર છે વિદ્યાર્થી સંપૂર્ણ બાદબાકીનું ચિહ્ન તે સંપૂર્ણ છે તેથી તે તમામ સર્વસંમતિ આ કૌંસની અંદર છે આપણે આ બેની તુલનામાં તેની પરવા કરતા નથી ત્યાં માઇનસ ચિહ્ન બરાબર છે તેથી રીએક્ટિવ ક્ષેત્રો અને ઊર્જા E અને H ક્ષેત્રો વચ્ચે સ્થાનાંતરિત થાય છે વિદ્યાર્થી પાવર બીજી બાજુ છે આપણે જે સાચવીએ છીએ તે કુલ પાવર વિદ્યાર્થી પોઇંટિંગ વાસ્તવિક પોઇંટિંગ વેક્ટર સંરક્ષિત કરવામાં આવશે અનુલક્ષીને તમે શું સંકલિત કરવા માટે બરાબર તેથી એન્ટેના સિદ્ધાંત પરના અભ્યાસક્રમમાં આપણે આ મેળવવામાં અને બધી સુવિધાઓને સમજવામાં ઘણો વધુ સમય પસાર કરીશું આપણે તેના CEM કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ભાગ પર જવા માંગતા હતા તેથી આ ફક્ત તેનો થોડો પરિચય આપવા માટે છે